ક્લાઉડ કમ્પ્યુટિંગ વિષેની આપણી ચર્ચા આગળ વધારીએ આજે આપણે એક વ્યાવસાયિક ક્લાઉડ માઇક્રોસોફ્ટ એઝ્યુર નું નિદર્શન જોઇશુ અહીં હું જણાવીશ કે ભલે એઝ્યુર એ વિશ્વસ્તરે વપરાતું અને ખૂબ પ્રખ્યાત ક્લાઉડ છે પણ બીજા ક્લાઉડ ની સરખામણી માં તેને વાપરવા માટે નો કોઇ ચોક્કસ હેતુ નથી ઘણા વિદ્યાર્થીઓ ને આ વધુ અનુકૂળ લાગે છે તેથી અમે તેનું નિદર્શન આપવાનું નક્કી કર્યું છે અને આ માટે અમે એક વિના મૂલ્યે મળેલું લોગ ઇન વાપરશું તો આનાથી તમને પોતાનું લોગ ઈન ક્રીએટ કરીને તેનો ઉપયોગ કરવામાં સરળતા રહેશે એક વ્યાવસાયિક ક્લાઉડ કેવી રીતે કામ કરે છે તેની જાણકારી પણ તમને મળશે તો અહીં તમને આ બધી જાણકારી આપવાનો અહીં મુખ્ય હેતુ છે એઝ્યુર માટે જાણીતું છે જેની માઈક્રોસોફ્ટ દ્વારા દેખરેખ રખાય છે માઈક્રોસોફ્ટ ના ડેટા સેન્ટર આખા વિશ્વમાં પ્રસરેલા છે અને તેનો એક બહોળો યુઝર બેઝ છે માઇક્રોસોફ્ટ એઝ્યુર એ એકબીજા સાથે સંકળાયેલી કલાઉડ સર્વિસ નું એક સતત વિકસી રહેલું સંકલન છે તેનો ઉપયોગ કરીને ડેવલપર્સ અને આઈટી પ્રોફેશનલ્સ ડેટા સેન્ટર ના વૈશ્વિક નેટવર્ક દ્વારા એપ્લિકેશન્સ ને બિલ્ડ કરે છે આપણે આગળ કહ્યું તેમ તે એક PaaS છે અને તે એપ્લિકેશન કરતા લોકોને આ માટેનો એક સર્વ વ્યાપી ઍક્સેસ આપે છે અને ડેવલપર્સ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પોતાની એપ્લિકેશન ડેવલોપ કરે છે આ PaaS પ્રકારના કોઈપણ ક્લાઉડ ને લાગુ પડે છે આ જાતની સર્વિસ ડેવલપર્સને પોતાના પરિસરમાં કોઈ માળખું કે ઇન્સ્ટોલેશન કરવી પોતાના પરિસરમાં કે ક્લાઉડ પર તે નક્કી કરવાની સ્વતંત્રતા માઇક્રોસોફ્ટ એઝ્યુર ડેવલપરને આપે છે મે જણાવ્યું એમ માઈક્રોસોફ્ટ ડેટા સેન્ટર ની હાજરી વિશ્વ વ્યાપી છે અહીં ઉપયોગમાં લીધેલા મોટાભાગના ચિત્રો કે રેખાંકન માઈક્રોસોફ્ટ એઝ્યુર ની વેબસાઈટ પરથી લેવામાં આવ્યા છે આપેલ રેખાંકન કદાચ થોડું જૂનું હોઈ શકે પણ અહીં તેનો હેતુ એ દર્શાવવાનો છે કે ડેટા સેન્ટર્સ ની હાજરી વિશ્વ વ્યાપી છે અને તેઓ એકબીજા સાથે સંકળાયેલા છે યુઝર પોતે જેનો ઉપયોગ કરે છે તે એપ્લિકેશન છે કે પ્લેટફોર્મ છે તેની ચિંતા કર્યા વગર એઝ્યુર સાથે જોડાઈ શકે છે એઝ્યુર પ્લેટફોર્મ એ ક્લાઉડ ટેક્નોલોજીસનો સમૂહ છે જે એપ્લિકેશન માટે અમુક નિશ્ચિત સર્વિસ પૂરી પાડે છે માઈક્રોસોફ્ટ એઝ્યુર માં જ્યારે કલાઉડ એપ્લિકેશન ડાઉનલોડ થાય છે ત્યારે SQL એઝ્યુર SQL સર્વર પ્રકાર નો સપોર્ટ પૂરો પાડે છે અહીં વિન્ડોઝ એઝ્યુર પ્લેટફોર્મ છે પોતાના પરિસરમાં વિન્ડોઝ કે બીજા એપ્લિકેશન્સ ધરાવતા યુઝર આ કમ્પોનન્ટ્સ સાથે કનેક્ટ કરી શકે છે અહીં મુખ્ય ઘટકો જોઈએ એક છે MS એઝ્યુર જે એપ્લિકેશન રન કરવા માટે વિન્ડોઝ આધારિત વાતાવરણ પૂરું પાડે છે અને માઈક્રોસોફ્ટ ડેટા સેન્ટર ના સર્વર માં ડેટા સ્ટોર થઇ શકે છે SQL એઝ્યુર એ SQL સર્વરમાં ક્લાઉડ આધારિત ડેટા સર્વિસ પૂરી પાડે છે એપ ફેબ્રિક કલાઉડ માં કે યુઝરના પરિસરમાં રન થતી એપ્લિકેશન ને કનેક્ટ કરવા માટે ક્લાઉડ સર્વિસ પૂરી પાડે છે આ વિવિધ એપ્લિકેશન્સ ને બેક એન્ડ ડેટાબેઝ સાથે કનેક્ટ કરવા માટે સર્વતોમુખી રીતો પૂરી પાડે છે આ ડેવલપમેન્ટ પ્લેટફોર્મ છે PaaS એક વિકસિત પ્લેટફોર્મ છે માઈક્રોસોફ્ટ એઝ્યુર કસ્ટમર માઈક્રોસોફ્ટ ની માલિકી નીચેના ઇન્ટરનેટ દ્વારા વાપરી શકાતા મશીન પર ડેટા સ્ટોર કરી શકે છે અને એપ્લિકેશન રન કરી શકે છે આ એપ્લિકેશન બિઝનેસીસ ને કે બંનેને સર્વિસ પૂરી પાડી શકે માઈક્રોસોફ્ટ એઝ્યુર બીજા સર્વિસ પ્રોવાઇડર ને સર્વિસ પૂરી પાડે છે આ એપ્લિકેશન્સ બીજા બિઝનેસ અને કન્ઝ્યુમર ને સર્વિસ પૂરી પાડે છે તમારા બિઝનેસ માટે ના પૂરેપૂરા કે આંશિક વિકાસ માટે તમે એઝ્યુર નો ઉપયોગ કરી શકો અહીં એઝ્યુર ફેબ્રિક બેર મેટલ ના આધાર સ્તંભ સાથે કનેક્ટ કરે છે અને પછી એપ્લિકેશન્સ છે જે બાહ્ય જગત સાથે કનેક્ટ કરે છે અને સમગ્ર વસ્તુને સેવા આપવા માટે બ્રોડ નેટવર્ક છે આમ એઝ્યુર એક કલાઉડ માં એપ્લિકેશન કરવા માટે અને ડેટા સ્ટોર કરવા માટેનો પાયો છે આમ તે કલાઉડ માટે ની કમ્પ્યુટ અને સ્ટોરેજ સર્વિસ પૂરી પાડે છે અહીં ફેબ્રિક મુખ્યત્વે બેર મેટલ કે જે વિવિધ ડેટા સેન્ટર અને સંસાધનો છે તે સાથેનું જોડાણ પૂરું પાડે છે તો તે એક એવું સ્તર આપે છે જે બીજા પ્રકારના સપોર્ટ નું વર્ચ્યુઅલાઈઝેશન પૂરું પાડે છે હવે વિવિધ ઘટકોનો ઉપયોગ જોઈએ કમ્પ્યુટ એપ્લિકેશન ને રન કરે છે તે એવી એપ્લિકેશન્સને સપોર્ટ કરે છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં યુઝર્સ એક જ સમયે કામ કરતા હોય અને જેનું કદ જરૂરિયાત પ્રમાણે વધારી કે ઘટાડી શકાતું હોય સ્ટોરેજ ઘટક ડેટાને સ્ટોર અને એક્સેસ કરે છે એપ્લિકેશન્સ સિમ્પલ બ્લોબ પ્રકારના સ્ટોરેજ ની રિક્વેસ્ટ મોકલે છે જે ઇન્ફર્મેશન ને સ્ટોર કરવા માટે અને એપ્લિકેશન્સ ના વિવિધ ભાગ વચ્ચે ડેટાની આપ લે માટે નો એક વધુ માળખાગત રસ્તો છે આ ઘણું ખરું સ્ટોરેજ પ્રકારની સર્વિસ છે ફેબ્રિક ઘટક એ સંસાધનોનો વહીવટ કરે છે તે ક્લાઉડ નો ઉપયોગ કરતી એપ્લિકેશન ની દેખરેખ તેમજ વહીવટ કરવાનો એક સામાન્ય રસ્તો પૂરો પાડે છે આ કયા પ્રકારના ઉપયોગ છે તે જોવા માટેનું મોનીટરીંગ નું સાધન છે અને બેર મેટલ સંસાધન કે જે સમગ્ર માળખા નો આધાર સ્તંભ છે તેનો વહીવટ કરે છે આનું સમગ્ર રેખાંકન જોઇએ તો તમારી પાસે બેર મેટલ છે તેની ઉપર એઝ્યુર નું ફેબ્રિક છે જે મુખ્યત્વે આ સંસાધનો સાથે ની વાતચીત તેમજ તેમનો વહીવટ કરે છે અને પછી તે ઉપર વિવિધ વસ્તુઓ જેમકે કમ્પ્યુટ સ્ટોરેજ વેબ રોલ વર્કર રોલ સ્ટોરેજ માટે ના ટેબલ બ્લોબ વગેરે છે અહીં કસ્ટમર કે બિઝનેસ ઇન્ટરનેટ દ્વારા લોડ બેલેન્સર સાથે કનેક્ટ થાય છે જે આગળ વેબ રોલ ને લોડ ની વહેંચણી કરે છે અને વેબ રોલ કમ્પ્યુટ ના વર્કર રોલ સાથે કનેક્ટ કરે છે હવે ઇન્સ્ટન્સ ટાઇપ રોલ પૂરા પાડે છે એક છે વેબ રોલ જે યુઝર્સ દ્વારા એક્સેસ થઈ શકે તેવું રનીંગ એન્વાયરમેન્ટ છે એટલે યુઝર તેને ઈન્ટરનેટ દ્વારા એક્સેસ કરી શકે અને વેબ એપ્લિકેશન સર્વિસ આ બે વસ્તુઓ વેબ રોલમાં છે બીજું છે વર્કર રોલ આ નિશ્ચિત પ્રોસેસ ને રન કરતું એન્વાયરમેન્ટ છે તેમાં વિતરિત અને જટિલ કાર્યો ની સંભાળ લેવાની ક્ષમતા છે તો તે ઘણું ખરું આવા જટિલ કાર્યો અને બીજી તરફ યુઝર કે ઉપભોક્તા વચ્ચે ઇન્ટરફેસ તરીકે કામ કરે છે કોઈપણ સર્વિસમાં આ બે માંથી કોઈ એક રોલ હોવો ફરજિયાત છે પણ તે ગમે તેટલા વેબ રોલ કે વર્કર રોલ ધરાવી શકે વર્કર રોલ એઝ્યુર સ્ટોરેજ ક્યુ વાપરીને વેબ રોલ સાથે વાર્તાલાપ કરી શકે આપણે આગળ જોયું તેમ સ્ટોરેજ સેકશનમાં આવી queue નો સમૂહ છે દરેક VM પાસે એક એજન્ટ હોય છે જે એપ્લિકેશનને એઝ્યુર ફેબ્રિક સાથે વાર્તાલાપ કરવાની સગવડ આપે છે એટલે દરેક VM પાસે નો એજન્ટ એઝ્યુર ફ્રેમવર્ક સાથે ઇન્ટરેક્ટ કરે છે અને આ ફ્રેમવર્ક નીચલા સ્તરે રહેલા સંસાધનો સાથે કમ્યુનિકેટ કરે છે તે તમારી પસંદના સાધનોનો ઉપયોગ કરીને તમે ઇચ્છો ત્યાં ડિપ્લોય સાથે ઓપન સોર્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કનેક્ટ કરાય છે અહીં તમારી પોતાની એપ તમે તમારી રીતે ઉભી કરો તો તમારી પાસે તમારી પોતાની એપ હોય જે પરિસર માં રહેલ ડેટા અને એપ સાથે કનેક્ટ કરે અને તમે ક્લાઉડ નો વ્યાપ તમારા પરિસરમાં લાવી શકો એપ ડેવલપ કરવા માટે સર્વતોમુખી સર્વિસ આપવાનો માઈક્રોસોફ્ટ પ્રયત્ન કરે છે જે તમે તમારા પોતાના ડેટા અને એપ્લિકેશન્સ સાથે કનેક્ટ કરી શકો અને કલાઉડ ની સર્વિસ તમારા પોતાના પરિસરમાં મેળવી શકો આ પ્રકારના ડેટા કે એપ્લિકેશન ખાનગી માલિકીના હોઈ શકે જ્યારે કેટલીક વારસાગત પ્રકારની એપ્લિકેશન પણ રન થતી હોઈ શકે ખૂબ વધુ સુરક્ષાની જરૂરિયાત વાળી કે ખાનગી માલિકીની એપ્લિકેશન ન હોય તો પણ તેને ક્લાઉડ પર રન કરીને વસ્તુઓનો વધુ ઝડપી ઍક્સેસ મળી શકે છે અહીં આકરી પદ્ધતિ વાપરી ને વધુ સારી સુરક્ષાની યંત્રણા મેળવી શકાય છે તેમજ સિક્યુરીટી જેવા મુદ્દા પર ધ્યાન આપી શકાય છે સ્થાનિક જગ્યામાં વૈશ્વિક કદ ની સર્વિસ મેળવવી સાઇબર હુમલા ની સંભાવના ને પારખી તેની શક્યતાઓને ઘટાડવી તેમજ સૌથી વધુ વિશ્વાસપાત્ર ક્લાઉડ પર આધાર રાખવો તો અહીં તે સુરક્ષા માટેના વિવિધ લક્ષણો પ્રાઇવસી કમ્પ્લાયન્સ પૂરો પાડવાનો પ્રયત્ન કરે છે જેનાથી યુઝરને આ ઉપયોગમાં લેવાનો ભરોસો બેસે છે યુઝર જ્યારે કયા ક્લાઉડ પ્રોવાઇડર ની સર્વિસ લેવી તે નક્કી કરે છે ત્યારે તેને ક્યાં વધુ સર્વતોમુખી સર્વિસ મળશે ક્યાં તેના ડેટા અને એપ્લિકેશન સુરક્ષિત રહેશે વગેરે જેવા મુદ્દાઓ ધ્યાનમાં લે છે બીજી વસ્તુ છે એપ ઇનોવેશન ને એસેલેરેટ માં સરળ થી લઈને જટીલ પ્રોજેક્ટ બનાવી શકે છે જેથી ડેવલપર્સ ઝડપથી પોતાની એપ્લિકેશનને ડેવલપ કરી શકે deploy કરી શકે અને તેનો વહીવટ કરી શકે આપણે આગળ ચર્ચા કરી તે મુજબ ક્લાઉડ નો ઉપયોગ કરવા પાછળના કારણો માં નું જ આ એક છે એઝ્યુર એ પ્લેટફોર્મ એઝ એ સર્વિસ છે જો આ સોફ્ટવેર એઝ એ સર્વિસ હોત તો વસ્તુઓનું ડેવલપમેન્ટ વધુ થઈ શક્યું હોત અને જો આ IaaS પ્રકારની સર્વિસ હોત તો વર્ચ્યુઅલ મશીન ની ઉપલબ્ધતા અને વહીવટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોત આ એપ નો ઝડપી અને સરળતાથી વિકાસ કરે છે અને સક્રિય રીતે એપ નું સંચાલન કરે છે તો આ એપ નો વિકાસ એપનો વહીવટ તથા મોબાઇલ એપની વહેંચણી સરળતાથી કરે છે હવે છે એનાલિટિક્સ અને ડેટા સર્વિસ જે વસ્તુ આપવાનો તેઓ દાવો કરે છે તે ખરેખર પૂરી પાડે છે પરંપરાગત અને નવા એમ બંને પ્રકારના ડેટા સોર્સ માટે આધુનિક વિશ્લેષણ અને ડેટા સર્વિસ નો ઉપયોગ કરીને ધંધાકીય જાણકારી મેળવી શકાય છે વિસંગતતાઓ કે અનિયમિતતા શોધવી વર્તણૂક ની આગાહી કરવી અને તે મુજબ ઉદ્યોગો એ આગળ કેવા પગલા લેવા તેની ભલામણ કરે છે એટલે કે તે વિવિધ પ્રકારની મેટા એપ્લિકેશન આપે છે જેનો ઉપયોગ કરીને તમે ડેટાનું વિશ્લેષણ તથા ડેટા સર્વિસ મેળવી શકો છો અને આ તમને તમારી એપ્સ માં વધુ માહિતી ઉમેરવામાં મદદરૂપ થાય છે કેટલીક પરિસ્થિતિ ની પહેલેથી આગાહી કરી શકાય છે અને તે માટેના સક્રિય પગલાં લઇ શકાય છે કોઈપણ પ્રકારના ડેટા માટેની તમારી વ્યૂહરચનાને તે આધાર પૂરો પાડે છે તો આમ એઝ્યુર દ્વારા આ બધી વ્યવસ્થાઓ અપાય છે એટલે કે તેની પાસે ડેટા વિશ્લેષણ અને ડેટા સર્વિસ પ્રકારના ઘટકોનો એક બહોળો સમૂહ છે હવે આપણે માઈક્રોસોફ્ટ એઝ્યુર માં પાયથન વેબ એપ કેવી રીતે વિકસાવી શકાય તેનું એક નાનકડું નિદર્શન જોઈએ અહીં આપણે બહુ જટિલ ઉદાહરણ નહીં લઈએ પણ એઝ્યુર નો ઉપયોગ કઈ રીતે થઈ શકે તે સરળ ઉદાહરણથી જોઈશું આ માટે અહીં વિનામૂલ્યે ઉપલબ્ધ લોગ ઈન નો ઉપયોગ કરશું પૈસા ચૂકવીને મેળવાતા લોગીન માં એપ્લિકેશન ડેવલપમેન્ટ માટે ના ઘણા વધારે સંસાધનો ઉપલબ્ધ છે પણ અહીં હેતુ એ છે કે તમે આ માટેનું લોગીન ખરીદો તે પહેલાં આ કેવી રીતે કામ કરે છે તેનો તમને એક ખ્યાલ મળે અને તમે જાતે તેનો અનુભવ મેળવી શકો હું આ નિદર્શનમાં ઝડપથી કેટલાંક પગલાં બતાવીશ અહીં દર્શાવેલ પગલાં કરતા હકીકતમાં કરતી વખતે થોડા ઘણા ફેરફાર હોઈ શકે પણ આપણે અહીં સરળતાથી થઇ શકે તેવી રીતે કરશું તમે આ portal com ખોલી ને તમારા લોગિન અને પાસવર્ડ સાથે આમાં એન્ટર કરી શકો login screen કંઈક આવો દેખાય છે એઝ્યુર પ્લેટફોર્મ પર લોગીન કર્યા પછી તમે એઝ્યુર નો સેલ લોન્ચ કરી શકો તમે એક ઉદાહરણ ની એપ ડાઉનલોડ કરી શકો ટર્મિનલ વિન્ડો પર નીચેનો કમાન્ડ રન કરીને એપ ના સંગ્રહ ની નકલ તમારા સ્થાનિક મશીન ઉપર મેળવી શકો તો તમે આ એપ ડાઉનલોડ કરી શકો જે શિખાઉ લોકો માટે ટેબને જરૂરિયાત પ્રમાણે અપડેટ કરવા અને પછી તેને એઝ્યુર પ્લેટફોર્મ પર અપલોડ કરીને રન કરવા સહેલા છે હવે આ સેમ્પલ એપ તમારી લોકલ ડિરેક્ટરીમાં જ્યાં ડાઉનલોડ થઇ છે તે ડિરેક્ટરીમાં જાવ અને પછી ફ્લાસ્ક ઇન્સ્ટોલ કરો હવે આ એપ તમારા મશીન પર સ્થાનિક રીતે રન થાય છે કે નહીં તે ચેક કરીને રન કરો આ એપને httplocalhost5000 પર ઓપન કરો આમ કરવાથી "hello world" મેસેજ ડિસ્પ્લે થશે ત્યારબાદ ડિપ્લોયમેન્ટ યુઝર ને કન્ફિગર કરો એઝ્યુર ના ડેશબોર્ડ માં સંસાધનો નો સમૂહ બનાવો અને એઝ્યુર એપ સર્વિસ પ્લાન ક્રિએટ કરો તમારી પોતાની વેબ એપ બનાવો અને પછી અહીં આપેલ URL નો ઉપયોગ કરીને આ નવી બનાવેલી એપ ને બ્રાઉઝ કરો તો અહીં તમે એઝ્યુર પ્લેટફોર્મ પર તમારી પોતાની એપ બનાવવાનું શીખ્યા પછી તમે એઝ્યુર ડેશબોર્ડ નો ઉપયોગ કરીને python કન્ફિગર કરો local Git ને કન્ફિગર કરો જેનો ઉપયોગ કરીને તમે તમારા local machine અને એઝ્યુર પ્લેટફોર્મ વચ્ચે ડેટા નો સુમેળ સાધી શકશો ગિટ માંથી એઝ્યુર માં push કરો અહીં તમને આ કમાન્ડ બતાવે છે હવે આ એપને ડિપ્લોય કરવા માટે રીમોટ માંથી એઝ્યુર માં પુશ કરો અને તેને બ્રાઉઝ કરો અને કોડ ને અપડેટ અને ફરીથી ડિપ્લોય કરો હવે લોકલ ટેક્સ્ટ એડિટર નો ઉપયોગ કરીને main py ખોલો જે પાયથન એપ ની ફાઇલ છે જે વાપરીને તમે જોઇતા ફેરફાર કરી શકો અહીં એક સરળ ટેક્સ્ટ છે "welcome to NPTEL course on cloud computing" તમે બીજી જટિલ એપ્લીકેશન્સ પણ કરી શકો GIT માં ફેરફાર ને કમિટ કરો જેથી તમે જે કોડને એઝ્યુર માં પુશ અને અપલોડ કરો છો તે સુસંગત રહે તો આ બધા કમાન્ડ્સ ફરીથી લાઇવ ડેમો માં અહીં દેખાશે એકવાર ડિપ્લોયમેન્ટ પૂરું થઈ જાય પછી પેજ ને રિફ્રેશ કરો એક વાર રિફ્રેશ કર્યા પછી આ URL તમને "NPTEL course in the cloud computing" આપશે હવે અમે આ જ ઉદાહરણથી ફરી એક પછી એક પગલા સાથે બતાવશું કે માઈક્રોસોફ્ટ એઝ્યુર નો ઉપયોગ કરીને એક સરળ એપ કેવી રીતે રન કરવી અહીં મુખ્ય હેતુ તમને એ સમજાવવાનો છે કે એક વ્યવસાયિક કલાઉડ કેવી રીતે કામ કરે છે તમે PaaS પ્રકારનું બીજું કોઈ ક્લાઉડ વાપરો તો કમાન્ડ લાઈન અલગ હોઈ શકે તેના પગલાં થોડા અલગ હોઈ શકે પણ પાયાની ફિલસૂફી સરખી રહે છે તો આ પછી આપણે તેનું નિદર્શન જોઈશું